ARM7 માં આપણને 8051 કે 8085 ની સરખામણીમાં વધુ કોમ્પ્લેક્સ આર્કિટેક્ચર મળે છે તેને ડેટા બસ મળી છે જે 32 બીટ છે અને એડ્રેસ બસ પણ 32 બીટ છે અને એડ્રેસ અને ડેટા બસનું કોઈ મલ્ટિપ્લેક્સીંગ નથી તે અલગ છે એડ્રેસ બસ અહીં 32 બીટ છે અને ડેટા બસ પણ અહીં 32 બીટ છે હવે આપણી પાસે ઇન્ટરનલ બસ છે એક બસ એ ALU બસ છે જેને આપણે A બસ કહીએ છીએ અને તે પણ રજિસ્ટર બેંક માંથી આવતી બસ છે અને આ ALU બસ ALU માંથી બહાર આવી રહી છે અને તે રજિસ્ટર બેંક તેમજ એડ્રેસમાં રજીસ્ટરને ફીડ કરે છે કેટલીકવાર આપણે ઓપરેશન કરવા માટે કેટલાક રજિસ્ટરમાંથી કેટલીક વેલ્યૂ માંથી આ રજિસ્ટર બેંકની વેલ્યૂ લેવાનું પસંદ કરીશું તે કિસ્સામાં આ A બસનો ઉપયોગ કરવામાં આવશે અને રિઝલ્ટ પાછા સ્ટોર કરવા માટે રિઝલ્ટ આ બેંક રજિસ્ટરમાં પાછું સ્ટોર થઈ શકે છે અથવા વધુ એડ્રેસ માટે કેટલાક એડ્રેસ રજિસ્ટર પર હોઈ શકે છે આપણને સેપરેટ ઇન્ક્રીમેન્ટ મળ્યું છે આ બીજી ઇમ્પોર્ટટન્ટ વસ્તુ છે જે તમે અહીં જુઓ છો ઇન્ક્રીમેન્ટરમાં એક એડ્રેસ છે 8051થી અલગ જ્યાં આપણને એ જ ALU મળ્યું છે જે દરેક ઇન્સટ્રકશન પછી એડ્રેસને ઇન્ક્રીમેન્ટ કરે છે અહીં તે PC ઇન્ક્રીમેન્ટ ઓપરેશન આ ઇન્ક્રીમેન્ટલ મોડ્યુલ દ્વારા કરવામાં આવે છે તે પ્રોસેસર ના અન્ય કોમ્પ્યુટેશનલ ઓવરહેડ થી સંપૂર્ણપણે અલગ છે આ ALU ઇન્સટ્રકશનનું નોર્મલ ઓપરેશન કરવા માટે જવાબદાર છે અને આ ઇન્ક્રીમેન્ટ એડ્રેસ ઇન્ક્રીમેન્ટ કરવા માટે છે પછી તેનું આઉટપુટ અમુક રજીસ્ટર બેંક ને ફીડ કરી શકે છે અથવા તે અમુક એડ્રેસ રજીસ્ટરમાં જઈ શકે છે એડ્રેસ રજિસ્ટર એ એક્ચ્યુલી રજિસ્ટર છે જે એડ્રેસ ધરાવે છે જે બહાર બધાને દેખાય છે ઇન્સટ્રકશન ગમે તે હોય આખરે આ મેમરી ને એક્સેસ કરવાની છે એડ્રેસમાં રજિસ્ટરમાં લોકેશનનું એડ્રેસ હશે જો તમે અમુક ડેટા લખવાનો પ્રયાસ કરી રહ્યા હોવ તો આ સાચો ડેટા રજીસ્ટરમાં તે વેલ્યૂ હશે જે તમે લખવા માંગો છો અહીં એડ્રેસ અને ડેટા મૂક્યા પછી તમે એનેબલ આઉટ કહી શકો છો આ એનેબલ ડેટા બસ હશે તેવી જ રીતે જો તમે મેમરી માંથી કંઈક રીડ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો તે આ ઇન્સટ્રકશન પાઇપલાઇન પર આવી રહ્યું છે તેમજ ડેટા રજિસ્ટર રીડ કરો આપણે આ ઇન્સટ્રકશન પાઇપલાઇન પાર્ટને પછીથી એક્સ્પ્લોર કરીશું પરંતુ એસેન્શિયલી ઇન્સટ્રકશન જ્યારે આવે છે આમ 8085 અથવા 8051ના કેસ માં આપણને એક જ ઇન્સટ્રકશન રજિસ્ટર મળેલ છે જ્યાં ઇન્સટ્રકશન ઓપકોડ આવી રહેલ છે પરંતુ અહીં તે પાઇપલાઇન સ્ટેજ છે ઓપરેશન માટે પાઇપલાઇનના ઘણા સ્ટેજિસ હશે અને આ ડેટા રજીસ્ટર રીડ કરીને જો તમે પ્રોગ્રામ મેમરી માંથી ડેટા રીડ કરી રહ્યા છો તો તે આમાં આવશે અને ઈન્ટરનલી તમે જોશો કે આપણને મલ્ટીપ્લીકેશન ઓપરેશન કરવા માટે બૂથ મલ્ટીપ્લાયર મળ્યો છે મલ્ટીપ્લીકેશન ઈન્સ્ટ્રકશન માટે તમારી પાસે બૂથ મલ્ટીપ્લાયર છે જેથી ALU ને તે ઓપરેશન કરવાથી રાહત મળે અને આપણે જોઈશું કે મલ્ટીપ્લીકેશનનું ઓપરેશન પણ ઑપ્ટિમાઇઝ કરવામાં આવ્યું છે જેથી તે નોર્મલ મલ્ટીપ્લીકેશનની તુલનામાં ઘણી ઓછી સંખ્યામાં સાયકલ લે છે પછી બેરલ ત્યાં શિફ્ટ કરીએ મેં પહેલેથી જ કહ્યું છે કે તમે એરીથમેટીક લોજીક ઓપરેશન કરતા પહેલા એક જ ઈન્સ્ટ્રકશનમાં ઓપરેન્ડ ને શિફ્ટ કરી શકો છો તમે ઓપરેન્ડનું શીફટીંગ કરી શકો છો 2 દ્વારા મલ્ટીપ્લીકેશન કરીને અથવા 2 દ્વારા ડીવીઝન કરીને તેથી 2 ના પાવર દ્વારા મલ્ટીપ્લીકેશન અને ડીવીઝન જે આ બેરલ શિફ્ટર દ્વારા અને ઘણી વખત ખાસ કરીને સિગ્નલ પ્રોસેસિંગ અલ્ગોરિધમ્સ માં કરી શકાય છે આપણે જોશું કે એવા ઘણા ઓપરેશન છે કે જે આપણે 2 ના પાવર દ્વારા મલ્ટીપ્લીકેશન અને ડીવીઝન કરીએ છીએ આ પ્રકારના આર્કિટેક્ચર માં તે ઓપરેશન ખૂબ જ સરળતાથી કરી શકાય છે પાઈપલાઈન પાર્ટ તરફ આવીએ તો આ ARM ને પાઈપલાઈન આર્કિટેક્ચર મળ્યું હતું પાઇપલાઇન કરેલ આર્કિટેક્ચર છે તેનો અર્થ શું છે ધારો કે આપણને કેટલાક ફન્કશનલ બ્લોક મળ્યા છે ધારો કે આપણને આના જેવો અમુક ફંક્શનલ બ્લોક મળ્યા છે અને આ ફંક્શનલ બ્લોકમાં થોડો ડિલે થશે તેને D યુનિટ માં ડિલે થયો છે હવે પાઇપલાઇન ઓપરેશનમાં શું કરવામાં આવે છે કે આ મોડ્યુલ ને સંખ્યાબંધ સબ મોડ્યુલમાં ડિવાઈડ કરવામાં આવે છે મને આ પ્રથમ મોડ્યુલ મળ્યું છે મને આ પહેલું મોડ્યુલ મળ્યું છે જેને ડીલે D1 કહેવાય છે પછી આ સ્ટેજ નું આઉટપુટ આગલા સ્ટેજ પર જાય છે જેને D2 નો ડીલે મળ્યો છે અને ત્રીજું આઉટપુટ એ ત્રીજા સ્ટેજ પર જાય છે જેને એક મળ્યું છે D3 નો ડીલે ડીલે D ના મેઈન બ્લોક ને આ રીતે 3 મોડ્યુલમાં ડિવાઈડ કરવામાં આવે છે અગાઉ આપણી પાસે D ના ડીલે સાથે એક જ મોડ્યુલ હતું અને ઇનપુટ્સ તેના પર આવતા હતા જો તે ડીલે D છે તો તમે આ મોડ્યુલને 1 બાય D ની ફ્રિક્વન્સી પર ચલાવી શકો છો દરેક D ના ટાઈમ યુનિટ પછી તો જ્યારે તે અહીં આવે છે ત્યારે ઇનપુટ ડેટા શું છે D ના ટાઈમ યુનિટ પછી વેલ્યુ અહીં ઉપલબ્ધ થશે બીજી તરફ જો હું આના જેવું ઈમ્પલીમેન્ટેશન કરું તો શું થાય છે કે આ ઈન્ડીવીડ્યુઅલ મોડ્યુલ D1 D2 અને D3 માં ડીલે કરે છે તમારી પાસે પ્રથમ ડેટા આઇટમ છે તે D1 પ્લસ D2 પ્લસ D3 નો ટોટલ ડીલે જોઈશે તે D ની બરાબર છે તે ડીલેની એમાઉન્ટ જોશે પરંતુ જ્યારે આ પ્રથમ ડેટા આઇટમ બીજા મોડ્યુલ પર પહોંચી જશે તો બીજી ડેટા આઇટમ અહીં ફીડ કરી શકાય છે અને થોડા સમય પછી પ્રથમ ડેટા આઇટમ પ્રોસેસિંગ ના ત્રીજા સ્ટેજમાં પહોંચશે પછી આ બીજું કરશે અને પછી આ ત્રીજી ડેટા આઇટમ કરશે આ રીતે જો તમારી પાસે ડેટાનો કંટીન્યુઅસ ફ્લો હોય તો તમે તેને ટાઈમની નાની સંખ્યામાં જોઈ શકો છો આ ડેટા આઉટપુટ કરવામાં આવશે જેમ કે જો આ D1 છે ધારો કે જો મને આ D મળ્યો છે જે આ તમામ 3 વેલ્યુ D1 D2 અને D3 નું મેક્સીમમ છે તો આપણે કહી શકીએ કે દરેક D ટાઈમના યુનિટ પછી નેક્સ્ટ સેમ્પલ નું નેક્સ્ટ આઉટપુટ અહીં ઉપલબ્ધ થશે કારણ કે જ્યારે પ્રથમ ડેટા બહાર આવી રહ્યો છે ત્યારે બીજો ડેટા પહેલેથી જ અહીં છે D3 ના ડીલે પછી બીજો ડેટા બહાર આવશે તેવી જ રીતે D3 ના બીજા ડીલે પછી ત્રીજો ડેટા બહાર આવશે તેથી જો આ 3 સ્ટેજના ડીલેમાંથી એ મેક્સીમમ D થાય તો દરેક D ટાઈમના યુનિટ પછી ડેટા આઉટપુટ પર ઉપલબ્ધ થશે આ પાઇપલાઇનિંગ નો કોન્સેપ્ટ છે આ પાઇપલાઇનિંગ નો ઉપયોગ વિવિધ પ્રોસેસરો માં થાય છે આપણે પહેલેથી જ જોયું છે કે ઈન્સ્ટ્રકશન એક્ઝીક્યુશન માં ડીકોડ એક્ઝિક્યુટ પાઇપલાઇન ફેચ કરેલ છે ARM પ્રોસેસરના કેસ માં ત્યાં તે વધારે બનાવવામાં આવ્યું છે કે તેનો ઉપયોગ વધારે અને નેચરલી કરવામાં આવ્યો છે કારણ કે આ ઓરીજીનલ ફંક્શનાલીટી D ને 3 સ્ટેપ્સ D1 D2 અને D3 માં ડિવાઈડ કરવામાં આવ્યું છે D ની નાની વેલ્યુ છે તે મોટાભાગે કેપિટલ D વેલ્યુ કરતાં ઘણી ઓછી છે તે રીતે હું ખૂબ હાયર રેટ પર પ્રોસેસિંગ કરી શકું છું જો ચર્ચા માં પાછા આવીએ તો ARM ને આ પાઇપલાઇનિંગ ફીચર મળી છે અને પાઇપલાઇનના વિવિધ સ્ટેજીસ છે જે પ્રોસેસરના વિવિધ વર્ઝન માં ઉપલબ્ધ છે ARM7 ની જેમ તેમાં 3 સ્ટેજ પાઇપલાઇન છે ARMS અને ARM9TDMI તેથી તેમને 5 સ્ટેજ પાઇપલાઇન મળ્યું છે પછી ARM10 ને 6 સ્ટેજ પાઇપલાઇન મળ્યું છે ARM11 ને 8 સ્ટેજ પાઇપલાઇન મળ્યું છે ધીમે ધીમે પાઈપલાઈન સ્ટેજની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને પાઈપલાઈન સ્ટેજની વધતી સંખ્યા સાથે ફાયદો એ છે કે આપણે ઝડપી પ્રક્રિયા કરી શકીએ છીએ

પ્રથમ એક 3 સ્ટેજની પાઇપલાઇન છે આ ક્લાસિકલ ફેચ ડીકોડ એક્ઝિક્યુટ પાઇપલાઇન છે તે આપણી પાસેના અન્ય પ્રોસેસરો જેવું જ છે 8085 8051ની જેમ તે બધા આ ફેચ ડીકોડ એક્ઝિક્યુટ પાઇપલાઇન કરે છે પ્રથમ સ્ટેજ ફેચ સ્ટેટ છે આ ફેચ સ્ટેજ મેમરીમાંથી કન્ટેન્ટ રીડ કરવા માટે જવાબદાર છે તે મેમરીમાંથી ઈન્સ્ટ્રકશન રીડ કરે છે અને તે પ્રોગ્રામ કાઉન્ટર અથવા ઈન્સ્ટ્રકશન એડ્રેસમાં રજિસ્ટરને ઇન્ક્રીઝ કરશે તેથી ARMના કેસમાં આ પ્રોગ્રામ કાઉન્ટર ઈન્સ્ટ્રકશન એડ્રેસમાં રજિસ્ટરને કૉલ કરશે તે વેલ્યુ ઇન્ક્રીઝ કરવામાં આવે છે જેથી તે નેક્સ્ટ ઈન્સ્ટ્રકશન તરફ પોઈન્ટ કરી શકે પ્રથમ સ્ટેજ ફેચ છે બીજો સ્ટેજ ડીકોડ છે ડીકોડ ઈન્સ્ટ્રકશન એ ડીકોડ કરશે તે સમજશે કે અપકોડ નો અર્થ શું છે અને તે મુજબ કંટ્રોલ સિગ્નલ તૈયાર કરશે જો તમે આ ડાયાગ્રામ જુઓ આ ઈન્સ્ટ્રકશન અહીં આવ્યા પછી તે આ ઈન્સ્ટ્રકશન ડીકોડર અને કંટ્રોલ લોજિક પર જાય છે અને તે વિવિધ મોડ્યુલો માટે સંખ્યાબંધ કંટ્રોલ સિગ્નલ જનરેટ કરે છે જે આપણી પાસે અહીં છે પરંતુ આ સિગ્નલો આ કંટ્રોલ લોજીકના ઓપરેશન ને પણ કંટ્રોલ કરશે પરંતુ ઓવરઓલ અહીં પહોંચતી ઈન્સ્ટ્રકશન ડીકોડ કરવામાં આવે છે અને આ કંટ્રોલ સિગ્નલો બાકીના મોડેલ માટે જનરેટ થાય છે જે ઓપરેશન કરશે બીજા સ્ટેજમાં તમે આ ડીકોડ કરશો અને કંટ્રોલ સિગ્નલ્સ તૈયાર કરશો ત્રીજા સ્ટેજમાં તે એક્ચ્યુઅલ વર્ક કરશે તો એક્ચ્યુઅલ વર્ક શું છે તેને રજિસ્ટર ફાઇલ માંથી આની જેમ ઓપરેન્ડ્સ રીડ કરવા પડશે એવું બની શકે છે કે હું તેમાં કન્ટેન્ટ અથવા બે રજિસ્ટર એડ કરવા માંગું છું જ્યારે ALU ઓપરેશન થશે ત્યારે તે બે રજિસ્ટર વેલ્યુ ALU ને ઉપલબ્ધ થશે અને પછી તે વેલ્યુને મોડીફાઈડ રજિસ્ટરના આ વેલ્યુ પર ફરીથી લખવામાં આવશે આ રીતે આપણે આ ઓપરેશન કરી શકીએ છીએ ઓપરેશન હાથ ધરી શકાય છે અને ARM ના કેસ માં તમે જોશો કે જ્યારે પણ આપણે એરીથમેટીક લોજિક ઓપરેશન કરીએ છીએ ત્યારે ઓપરેન્ડ હંમેશા રજિસ્ટર બેંક માંથી જ હોય છે તમે તેને સીધા એક્સ્ટર્નલ મેમરી માંથી મેળવી શકતા નથી તેથી જ આપણે સ્પષ્ટપણે ઉલ્લેખ કરી રહ્યા છીએ કે તે રજિસ્ટર ફાઇલ પર ઓપરેશન કરી રહ્યું છે 3 સ્ટેજ પાઈપલાઈનીંગ માટે આપણને જે ડીફીકલ્ટી જોવા મળે છે તે ત્યારે હશે જો દરેક ડેટા ટ્રાન્સફર ઈન્સ્ટ્રકશન એ પાઈપલાઈન સ્ટોલ ના કારણે થાય તો પાઇપલાઇન સ્ટોલ કંઈક આવો છે મને આ પાઇપલાઇનિંગ મળી છે જો રીસોર્સીસ બીઝી હોય જેમ કે ફેચ ડીકોડ અને એક્ઝિક્યુટ તો આ ત્રણ સ્ટેજીસ છે હવે જો આ એક્ઝિક્યુશન સ્ટેજ પણ મેમરી ને એક્સેસ કરવા માટે કહે છે આ મેમરીને એક્સેસ કરવા માટે પણ કહી રહ્યું છે જેમ કે આપણી પાસે જે ઈન્સ્ટ્રકશન છે તે અમુક રજિસ્ટરના કન્ટેન્ટ ને અમુક મેમરી લોકેશન પર સેવ કરવાની છે તેથી તે રીતે આ ઈન્સ્ટ્રકશન મેમરી બસનો ઉપયોગ કરશે હું નેક્સ્ટ ઈન્સ્ટ્રકશન મેળવી શકતો નથી આ ફેચિંગ પાર્ટ સ્ટોલ્ડ થઇ જશે આ પ્રકાર ની પાઇપલાઇન સ્ટોલ થશે અને જો તમે આ ત્રણ સ્ટેજમાંથી એક્ઝિક્યુટ સ્ટેજ સુધીનું ઓપરેશન જોશો તો તેમાં મેક્સીમમ ટાઈમ લાગશે કારણ કે તે કેટલુક કોમ્પ્લેક્સ ઓપરેશન કરી શકે છે આપણને દરેક ડેટા ટ્રાન્સફર ઈન્સ્ટ્રકશન સાથે આ મળ્યું છે આપણી પાસે પાઇપલાઇન સ્ટોલ હશે કારણ કે જ્યારે મેમરી રીડ કરવામાં અથવા રાઈટ કરવામાં આવી રહી હોય ત્યારે નેક્સ્ટ ઈન્સ્ટ્રકશન ફેચ કરી શકાતી નથી તો આ પ્રોબ્લેમને કેવી રીતે સોલ્વ કરવું આ પ્રોબ્લેમ હાર્વર્ડ આર્કિટેક્ચર માં જઈને સોલ્વ થાય છે જેમાં પ્રોગ્રામ મેમરી અને ડેટા મેમરી સેપરેટ હોય છે ઈન્સ્ટ્રકશન મેમરી અને ડેટા મેમરીને સેપરેટ કરવામાં આવે છે આપણને બે ટાઈપની મેમરી માટે અલગ અલગ એડ્રેસ બસ અને ડેટા બસ મળી છે જો અગાઉ નું સ્ટ્રક્ચર આના જેવું જ હતું જો આ ARM ની પ્રોસેસ હતી અને તો આપણને આ મેમરી તરીકે મળી છે આપણને આ એડ્રેસ બસ ડેટા બસ અને કંટ્રોલ બસ મળી છે હવે હાર્વર્ડ આર્કિટેક્ચરમાં આપણને પ્રોગ્રામ મેમરી અને ડેટા મેમરી મળી છે વળી તેઓ સેપરેટ છે આ પ્રોગ્રામ મેમરી છે અને આપણને આ ડેટા મેમરી મળી છે જે સેપરેટ છે હવે શું થશે કે જ્યારે ARM પ્રોગ્રામ જોઈતો હોય ત્યારે તે પ્રોગ્રામ મેમરીને એક્સેસ કરશે તેને પ્રોગ્રામ પાર્ટ માટે એડ્રેસ બસ ડેટા બસ અને પ્રોગ્રામ માટે કંટ્રોલ બસ મળી છે અને તેવી જ રીતે તેમાં એડ્રેસ ડેટા અને કંટ્રોલ માટે ડેટા પાર્ટ હશે તો આ રીતે આપણને આ બે મેમરી મળી છે તેઓ સેપરેટ છે અને બસો પણ સેપરેટ છે તમને હવે ફ્લેક્સીબીલીટી મળી છે કે આપણે આ ડેટા એક્સેસ માટે જઈ શકીએ છીએ તે મેમરીમાંથી નેક્સ્ટ ઈન્સ્ટ્રકશન મેળવવામાં અવરોધ નહીં કરે ઈન્સ્ટ્રકશન અને ડેટા મેમરીને સેપરેટ કરવામાં આવે છે બીજી વસ્તુ જે કરવામાં આવે છે તે એ છે કે નેક્સ્ટ સ્ટેજ એ એક્ઝીક્યુશન ફેઝ ના આ ઓપરેશન ને કોઈક રીતે સરળ બનાવવાનો છે આપણે આ કેવી રીતે કરી શકીએ આ રજિસ્ટર એ રીડ સ્ટેપ ડીકોડ સ્ટેજ પર મૂવ કરવામાં આવ્યું છે અગાઉના કેસમાં એક્ઝીક્યુટ ઑપરેશન માટે પ્રથમ વસ્તુ જે કરવાની હોય છે તે એ છે કે ઑપરેશન માટે રજિસ્ટર ફાઇલ માંથી ઑપરેન્ડ્સ ALU માં મેળવવું આ સરળ છે અને હવે આપણે આ રજીસ્ટર રીડ કરીએ છીએ તે ડીકોડ સ્ટેજ પર જઈ રહ્યા છે ડીકોડ સ્ટેજ અગાઉ ઓછું લોડ થયેલું હતું હવે સ્ટેજ વચ્ચે બેલેન્સ બનાવવા માટે લોડ ઇન્ક્રીઝ કરવામાં આવ્યો છે એક્ઝીક્યુશન સ્ટેજ ને પણ ત્રણ સબ સ્ટેજીસ માં સ્પ્લીટ કરવામાં આવે છે એક એરીથમેટિક કોંપ્યુટેશન કરવા માટે પછી મેમરી એક્સેસ અને પછી રિઝલ્ટને રજિસ્ટર ફાઇલ માં પાછું લખવું આ ત્રણ સ્ટેજીસ છે જેમાં એક્ઝીક્યુશનના સ્ટેજને પણ ડિવાઈડ કરવામાં આવે છે તમે આ ફેચ કર્યું છે તેને ડીકોડ કરો અને કંસ્ટીટ્યુટ કરો જે આ એક્ઝિક્યુટ સ્ટેજ પર એક સ્ટેજ બનાવે છે તે ત્રણ સ્ટેજીસમાં ડિવાઈડ થયેલ છે પરિણામે આપણને 5 સ્ટેજની પાઇપલાઇન મળી છે અહીં ત્રણ છે અને એક ડીકોડ કરો અને એક ફેચ કરો તે 5 સ્ટેજની પાઇપલાઇન આ એવું છે કે જો પાઇપલાઇન માં બેલેન્સ હોય જે આપણે હવે જોઈએ છીએ કારણ કે ડીકોડ સ્ટેજ ખૂબ જ હળવું લોડ થયેલ હતું જેથી હવે તેને કરવા માટે પૂરતી જોબ આપવામાં આવી છે તે CPI ઘટાડે છે CPI એટલે ક્લોક પર ઇન્સટ્રકશન તો ઇન્સટ્રકશન દીઠ કેટલી ક્લોકની જરૂર છે પાઇપલાઇન ફેશન માં આ ઇન્સટ્રકશનની સંખ્યા પાઇપલાઇન રીતે એકઝીક્યુટ કરવામાં આવે છે તમે વધુ ઇન્સટ્રકશન એકઝીક્યુટ કરી શકો છો આદર્શરીતે આપણે ઇન્સટ્રકશન દીઠ એક ક્લોક રાખવા માંગીએ છીએ કારણ કે જો મને 10 સ્ટેજીસમાં એક ઇન્સટ્રકશન મળી હોય અને આર્કિટેક્ચર એ 10 સ્ટેજીસનું પાઇપલાઇન આર્કિટેક્ચર હોય તો દરેક ક્લોકના સાઇકલ પછી 1 ઇન્સટ્રકશન કંપલીટ થવી જોઈએ આઈડીયલી CPIની વેલ્યુ 1 હોવી જોઈએ પરંતુ આ ઈન્સ્ટ્રકશન ના વિવિધ સ્ટેજની આવશ્યકતાઓ ને કારણે ચોક્કસપણે તે પોસીબલ નથી અને પાઇપલાઇન સ્ટેજની સંખ્યા હંમેશા ઈન્સ્ટ્રકશનના એક્ઝિક્યુટર ટાઈમની સાઈઝ સાથે મેચ થતું નથી પરિણામે તે 1 ન હોઈ શકે પરંતુ તે એવરેજ CPI વેલ્યુની એવરેજ નંબર ઘટાડશે જો કે તેને જરૂર છે તે બીજા પ્રોબ્લેમ તરફ લઇ જાય છે જે ડેટા ફોરવર્ડિંગ તરીકે ઓળખાય છે તો ડેટા ફોરવર્ડિંગ શું છે તે આના જેવું છે આપણે જે કર્યું છે તે એ છે કે આપણી પાસે 3 સ્ટેજની પાઇપલાઇન છે જે ફેચ કરે છે ડીકોડ કરે છે અને એક્ઝિક્યુટ કરે છે ફેચ ડીકોડ અને એક્ઝિક્યુટ કરો અને આ એક્ઝિક્યુટ 3 સ્ટેજમાં હતું પ્રથમ સ્ટેજ રજીસ્ટર રીડ નો હતો અને નેક્સ્ટ સ્ટેજ કોમ્પ્યુટેશન નો હતો અને ત્રીજો સ્ટેજ રાઈટીંગ નો હતો તેથી આ 3 સ્ટેજ હતા હવે આપણે મોડીફાઈડ વર્ઝન માં જે કર્યું છે તે આપણે આ મેળવ્યું છે પરંતુ આ ડીકોડ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે ડીકોડને હવે 2 સ્ટેજ મળ્યા છે ડીકોડ અને આ રજીસ્ટર રીડ તે 2 સ્ટેજ છે અને પછી આપણને આ એક્ઝીક્યુટ મળ્યું છે જેને આ કોમ્પ્યુટેશન મળ્યું છે અને આ રાઈટીંગ છે અને આ બંને છે હવે તમે પ્રોબ્લેમ ને સમજી શકો છો કારણ કે ધારો કે મને R1 બરાબર R2 પ્લસ R3 જેવી ઈન્સ્ટ્રકશન મળી છે અને બીજી ઈન્સ્ટ્રકશન એ R4 બરાબર R1 R5 છે અહિ તે થઈ રહ્યું છે કે તમે આ R1ની વેલ્યુ જુઓ છો જે કમ્પ્યુટિંગ છે જો આ ઈન્સ્ટ્રકશન 1 છે અને આ ઈન્સ્ટ્રકશન 2 છે તો તે અવેલેબલ છે જ્યારે ઈન્સ્ટ્રકશન 1 આ સ્ટેજ એ આવે છે અથવા અહીં જ્યારે ઈન્સ્ટ્રકશન 1 આવે છે તો આ પછી માત્ર R1ની વેલ્યુ અપડેટ કરવામાં આવશે પરંતુ જ્યારે ઈન્સ્ટ્રકશન આ સ્ટેજમાંથી એકમાં હતી ત્યારે ઈન્સ્ટ્રકશન 2 પાઇપલાઇન ના અગાઉના સ્ટેજમાં છે તેથી એ થઈ રહ્યું છે કે ઈન્સ્ટ્રકશન 2 કોમ્પ્યુટેશનના સ્ટેજમાં હશે આ સમય સુધીમાં ઈન્સ્ટ્રકશન 2 ને પહેલાથી જ R1 ની વેલ્યુ મળી ગઈ છે ઈન્સ્ટ્રકશન 2 ને એક ઓપરેન્ડ તરીકે R1 ની જરૂર છે આ સમય સુધીમાં ઈન્સ્ટ્રકશન 2 પહેલાથી જ R1 ને એક્સેસ કરી ચૂકી છે પરંતુ તે વેલ્યુ યોગ્ય નથી કારણ કે આ પ્રોગ્રામમાં આપણો અર્થ એ છે કે R2 અને R3 ના એડીશન નું આઉટપુટ ગમે તે હોય તેથી તેનું કન્ટેન્ટ R1 હોવું જોઈએ અહીં મને R1 ના કેટલાક જૂના કન્ટેન્ટ મળી રહ્યા છે આપણી પાસે અમુક પ્રકારની સ્કીમ છે જે ડેટા ફોરવર્ડિંગ તરીકે ઓળખાય છે શું થાય છે કે જ્યારે કમ્પાઈલર જોશે કે આવી સિચ્યુએશન છે કે અમુક ઓપરેન્ડ વેલ્યુનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે હજુ સુધી સ્ટેબીલાઈઝડ નથી તે એ છે કે ડેસ્ટીનેશન ની હજી તેની વેલ્યુ નથી સ્ટેજીસ વચ્ચે કોઈ એવી રીત હોવી જોઈએ કે જેના દ્વારા આ ડેટા ફોરવર્ડ કરવામાં આવે આ ALU આઉટપુટ R1 કોઈક રીતે નેક્સ્ટ ઈન્સ્ટ્રકશન માટે ઓપરેન્ડ તરીકે ફેડ થવું જોઈએ આર્કિટેક્ચર આ ફેસીલીટી ને સપોર્ટ આપે છે અને તે સિચ્યુએશનને આઈડેંટીફાય કરવાનું કમ્પાઈલર નું કામ છે અને તે મુજબ તે પ્લેસ પર ડેટા ફોરવર્ડિંગ થવું જોઈએ તે માર્ક કરવું અને પછી આર્કિટેક્ચર કંટ્રોલ વર્ડ જનરેટ કરવામાં આવશે તેનું ધ્યાન રાખવામાં આવે છે તે 5 સ્ટેજની પાઇપલાઇનિંગ વિશે છે ડેટા ડીપેન્ડન્સી ને રીઝોલ્વ કરવા માટે પાઇપલાઇન સ્ટેજીસ વચ્ચે ડેટા ફોરવર્ડિંગ જરૂરી હોઈ શકે છે જ્યારે પણ સ્ટેજીસ વચ્ચે આપણને ડેટા ડીપેન્ડન્સી મળી છે એ માટે આપણે પાઇપલાઇન સ્ટોલ કરવી પડશે જ્યારે પ્રીવીયસ ઈન્સ્ટ્રકશન પૂરી થઈ જાય ત્યારે જ હું નેક્સ્ટ ઈન્સ્ટ્રકશનને ફેચ કરવામાં અથવા નેક્સ્ટ ઈન્સ્ટ્રકશનના રીડ કરેલ રજિસ્ટરને એક્ઝીક્યુશનમાં મૂકું છું તેટલા સમય માટે આપણે પાઇપલાઇન સ્ટોલ માટે રાહ જોવી પડશે અથવા આપણે કોઈ પ્રકારનો ડેટા ફોરવર્ડિંગ કરવો પડશે બંને પોસીબલ છે આગળ આપણે છઠ્ઠા સ્ટેજ ની પાઇપલાઇન પર ધ્યાન આપીશું ARM10 ને 6 સ્ટેજની પાઇપલાઇન મળી છે અહીં ડીકોડ ને બે પાઇપલાઇન સ્ટેજમાં સ્પ્લીટ કરવામાં આવે છે જેમ કે ડીકોડ અને રજીસ્ટર અને ડીકોડ સ્ટેજ પરફોર્મ કરે છે ડીકોડ ઑપરેશન અને આ રજિસ્ટર રીડ રજિસ્ટર ઑપરેશન ના રીડિંગ વખતે રજિસ્ટર કરશે પરંતુ હવે આ મલ્ટીપલ એક્યુમલેટ ટાઈપની ઇન્સટ્રકશન નું ધ્યાન રાખવા માટે એક્ઝેક્યુશન યુનિટ માં એક અલગ ઍડર રજૂ કરવામાં આવ્યો છે ઇન્સટ્રકશન ડીકોડ અગાઉ ઇન્સટ્રકશન ડીકોડ એક સ્ટેજમાં કરવામાં આવી હતી જેમાં ડીકોડ અને રજીસ્ટર બંને એકસાથે રીડ કરવામાં આવ્યા હતા હવે તે બે સ્ટેજમાં સ્પ્લીટ થયેલ છે તેથી તમે આ ડીકોડ મેળવ્યું છે અને રજીસ્ટર કર્યું છે તેને બે સ્ટેજમાં અલગથી એકસાથે મૂકી શકાય છે તમને અમુક છઠ્ઠા સ્ટેજની પાઇપલાઇન મળે છે અને તેમના અલગ એડર મલ્ટીપ્લાયના એક્યુમલેટના ટાઈપ માટે રજૂ કરવામાં આવ્યા છે મલ્ટીપ્લાય એક્યુમલેશન કંઈક આના જેવું છે મલ્ટીપ્લાય આ રીતે એક્યુમલેટ થશે તો ધારો કે મારે આના જેવું ઓપરેશન કરવું છે સિગ્નલ પ્રોસેસિંગ ના કેસ માં આ ખૂબ જ કોમન ઓપરેશન છે જ્યાં આ xi એ સિગ્નલ સેમ્પલ છે આ સિગ્નલ સેમ્પલ હોઈ શકે છે અને આ ai ફિલ્ટર કોએફિસિયંટ છે આ ખૂબ જ કોમન છે જ્યારે પણ આપણે સિગ્નલ પ્રોસેસિંગમાં કોઈ કોંપ્યુટેશન કરીએ છીએ આ ફિલ્ટરિંગ ઓપરેશન છે તેઓ વારંવાર આ કરે છે હવે તમે જોશો કે જો તમે તેને હાર્ડવેર દ્વારા લખવા માંગતા હોવ તો તમારી પાસે આ રજિસ્ટર હોવું જોઈએ જેમાં આ વેલ્યુ હશે આ તે વેલ્યુછે જે તમારી પાસે લોકેશન માટેની બીજી બેંક હોવી જોઈએ જ્યાં તેની પાસે x વેલ્યુ હશે અને પછી સક્સેસિવ વેલ્યુ આ એડર ને આપવા જોઈએ અને તે એડરને આપવામાં આવશે અને ai અને xi નો મલ્ટિપ્લાય કરવામાં આવશે અને પછી તે જોઈએ એક એડર પર જાઓ જ્યાં તે એડિશન નો પાર્ટ કરશે આ તે એડર છે તો આ y રજીસ્ટર છે અને આ વેલ્યુ અહીં આવવી જોઈએ અને આપણી પાસે આના જેવું સ્ટ્રકચર હોવું જોઈએ આ અગાઉની વેલ્યુ એડ કરવામાં આવશે અને તે આ રીતે કરવામાં આવશે હવે જો તમારી પાસે પ્રોસેસરની અંદર આ પર્ટીક્યુલર સ્ટ્રકચર અવેલેબલ ન હોય તો તમારે શું કરવાનું છે તમારે એક પ્રોગ્રામ લખવો પડશે જ્યાં તે આ ઇન્ટરમીડીએટરી કેલ્ક્યુલેશન કરશે અને પછી તે તેને y સાથે એડ કરશે આપણે તે કરવું પડશે જે રીતે તે પ્રોગ્રામમાં હોવું જોઈએ તેથી જો મારી પાસે આ ઑપરેશન કરવા માટે એક જ ALU હોય તો આપણે મલ્ટીપ્લાય કરવા માટે તે ALU નો ઉપયોગ કરવો પડશે અને પછી એડિશન અને પછી ફરીથી મલ્ટીપ્લિકેશન કરવો પડશે અને ફરીથી તે સિંગલ ALU નો ઉપયોગ કરવો પડશે ARM પ્રોસેસર ના કેસમાં જે કરવામાં આવ્યું છે તે એ છે કે આવા એક મોડ્યુલ ને સિસ્ટમ માં સામેલ કરવામાં આવ્યું છે આને મલ્ટીપ્લાય એક્યુમલેટેડ યુનિટ કહેવામાં આવે છે તે ai અને xi માંથી આવતા સક્સેસિવ ડેટા આઇટમ નો મલ્ટીપ્લાય કરશે અને y રજિસ્ટરમાં વેલ્યુ એક્યુમલેટ થશે ઈંટર્નલી આપણે આ હાર્ડવેર અવેલેબલ છે તેમ કહી શકીએ એક જ ઇન્સટ્રકશન દ્વારા આપણે આ મલ્ટીપ્લાય એક્યુમલેશન ટાઈપનું ઓપરેશન કરી શકીએ છીએ આપણે તે વધુ ડિટેલ માં જોઈશું કે જ્યારે આપણે પ્રોસેસરની ઇન્સટ્રકશન સેટ પર જઈ શકીએ તો આ મલ્ટીપ્લાય એક્યુમલેશન એક અલગ એક્ઝેક્યુશન યુનિટ દ્વારા કરવામાં આવે છે જે આ મલ્ટીપ્લાયર એક્યુમલેટર ઓપરેશન ની કાળજી લે છે પછી આપણી પાસે ઇન્સટ્રકશન છે અને ડેટા બસો હવે 64 બીટ છે હવે આ ARM10 છે તેમાં 64 બીટ એડ્રેસ બાર ઇન્સટ્રકશન અને ડેટા બસો છે 32 બીટ ડેટા બસ હોવાને બદલે તમને 64 બીટ ડેટા બસ મળી છે પરંતુ ઇન્ટરનલ ઓપરેશન માત્ર 32 બીટ તરીકે જ રહે છે આપણને જે ફાયદો મળે છે તે એક્સટર્નલ મેમરીનું ઍક્સેસ છે એક એક્સિસ માં તમે હવે બે ઇન્સટ્રકશન મેળવી શકો છો બે ઇન્સટ્રકશન કારણ કે દરેક ઇન્સટ્રકશન 32 બીટ છે તેથી તમને બે ઇન્સટ્રકશન મળે છે અને ડેટા બસ પણ 64 બીટ છે જેથી એક ઍક્સેસમાં તમે બે ડેટા આઇટમ મેળવી શકો બહારની ડેટા મેમરી અને પ્રોગ્રામ મેમરીની સંખ્યાબંધ એક્સેસ ઓછી હશે અને તે સિસ્ટમના આ પાવર કંઝપશન ના સંદર્ભમાં કોમ્પ્લેકસીટી ને ઘટાડવા માં મદદ કરશે કારણ કે બસ એક્ટિવિટી બસ પાવર કંઝપશન તરફ દોરી જશે અને તે ઓછામાં ઓછી હીટિંગ ઇફેક્ટ તરફ લઈ જશે સિસ્ટમના સેટ ટેમ્પરેચર ની હીટ ઊંચી હોઈ શકે છે તેથી આપણે કહ્યું તેમ ARM લો પાવર માટે ડિઝાઇન કરેલ છે આ અન્ય માર્ગ છે જેના દ્વારા ARM10 પ્રોસેસરમાં પાવરનું રીડક્સન પ્રાપ્ત થાય છે